આ મોડ્યુલમાં અમે ઔદ્યોગિક IoT ના કેટલાક મૂળભૂત ખ્યાલો વિશે વાત કરીશું શરૂ કરવા માટે અમે વિવિધ ઔદ્યોગિક પ્રક્રિયાઓને લગતા કેટલાક મુદ્દાઓ વિશે વાત કરીશું ઔદ્યોગિક પ્રક્રિયાઓ શું છે અને ઔદ્યોગિક પ્રક્રિયાઓના કેટલાક મહત્વપૂર્ણ પાસાઓ શું છે જેને ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં IoT નો સમાવેશ કરવા માટે સમજવાની જરૂર છે સૌ પ્રથમ ચાલો આપણે વિચારીએ કે દાયકાઓમાં ઔદ્યોગિક ક્રાંતિ કેવી રીતે થઈ છે તે ઇન્ડસ્ટ્રી1 0 થી શરૂ થયું છે જે 1770 થી 1800 ના દાયકામાં મિકેનાઇઝેશન વિશે હતું તેથી તે ઇન્ડસ્ટ્રી 1 0 હતું જે ખાસ કરીને મિકેનાઇઝેશન પર કેન્દ્રિત હતું પછી 1870 થી 1950 ના દાયકામાં ઇન્ડસ્ટ્રી2 0 આવી જે મોટા પાયે ઉત્પાદન વિશે હતું પછી 1950 થી 2000 ના દાયકામાં ઇન્ડસ્ટ્રી3 0 ક્રાંતિ આવી જે ઉદ્યોગોમાં કમ્પ્યુટર અને ઓટોમેશનના સમાવેશ વિશે હતી ઇન્ડસ્ટ્રી4 0 એ છેલ્લા કેટલાક વર્ષોમાં તાજેતરમાં બનેલી ઘટના છે જ્યાં અમે અદ્યતન કમ્પ્યુટર્સ ઓટોમેશન કોમ્યુનિકેશન સેન્સર્સ સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ અને IoTની મદદથી ઔદ્યોગિક પ્રક્રિયાઓના પરિવર્તન વિશે વાત કરી રહ્યા છીએ ઇન્ડસ્ટ્રી 4 0 એ તાજેતરની ઘટના છે તે ઉદ્યોગોમાં વર્તમાન ક્રાંતિ છે જે વૈશ્વિક સ્તરે થઈ રહી છે તેનાથી વિપરીત ઇન્ડસ્ટ્રી3 0 ના કિસ્સામાં જ્યાં કમ્પ્યુટર્સનો પણ ઉપયોગ થતો હતો અને ઓટોમેશન કરવામાં આવ્યું હતું અલગ અલગ નોકરીઓને સ્વચાલિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું ચાલો કહીએ કે પ્રક્રિયાઓ સ્વયંસંચાલિત હશે સપ્લાય ચેઇન થી અલગ તેથી કમ્પ્યુટરનો ઉપયોગ કરીને બધું અલગથી કરવામાં આવ્યું હતું ઇન્ડસ્ટ્રી 4 0 ની વર્તમાન પેઢીમાં અમે સમાન ઓટોમેશન વિશે વાત કરી રહ્યા છીએ પરંતુ અહીં અમે ઉદ્યોગમાં સંપૂર્ણ સ્વાયત્ત સિસ્ટમો ઇચ્છીએ છીએ જ્યાં આ વ્યક્તિગત અલગ સ્વયંસંચાલિત સિસ્ટમો પણ એકબીજા સાથે વાત કરશે તે બધા એકબીજા સાથે જોડાયેલા હશે તેથી ઈન્ડસ્ટ્રી 4 0 ના સંદર્ભમાં સંચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અમે દરેક વસ્તુને કનેક્ટ કરવા માંગીએ છીએ તેથી ઇન્ડસ્ટ્રી 4 0 ખૂબ જ લોકપ્રિય બન્યું છે આ ચોક્કસ પ્લોટમાં જેમ તમે જોઈ શકો છો વિવિધ ક્ષેત્રો માટે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સંરક્ષણ પરિવહન રાસાયણિક ઓટોમોટિવ અને બાંધકામ વર્તમાન ઉત્પાદન વર્તમાન વૃદ્ધિ શું છે અને તેના સંદર્ભમાં અનુમાનિત વૃદ્ધિ કેટલી છે ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ માટે વર્તમાન વૃદ્ધિનો ટ્રેન્ડ લગભગ 40 થી 50 ટકા છે અને એવું અનુમાન છે કે ઇન્ડસ્ટ્રી 4 0 IIoT ના સમાવેશ સાથે વૃદ્ધિ લગભગ 70 થી 80 સુધી ઝડપી થવા જઈ રહી છે તે એક મોટી છલાંગ છે તેવી જ રીતે ઉત્પાદન માટે પણ આપણે જોઈએ છીએ સંરક્ષણ માટે પણ આપણે સમાન પ્રકારની વૃદ્ધિ પેટર્ન જોઈ શકીએ છીએ તેથી આ તમામ વિકાસની વિશાળ છલાંગો છે જે ઔદ્યોગિક ક્ષેત્રોમાં આવવા જઈ રહી છે સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રી 4 0 અને ઔદ્યોગિક IoTના સમાવેશ સાથેના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો તેથી આપણે ઔદ્યોગિક IoT ની કેટલીક મૂળભૂત બાબતોને સમજવાની જરૂર છે ઔદ્યોગિક IoT આવશ્યકપણે ઉદ્યોગો માટે IoT છે તેથી અહીં આપણે પ્રથમ મોડ્યુલમાં મૂળભૂત બાબતોમાં IoT વિશે જે કંઈ શીખ્યા છીએ તે બધું અહીં પણ લાગુ પડે છે પરંતુ અહીં વધુમાં અમે ઔદ્યોગિક મશીનરી અને ઔદ્યોગિક વસ્તુઓ મૂળભૂત રીતે ઔદ્યોગિક મશીનરી અને ઔદ્યોગિક વસ્તુઓને સેન્સર અને એક્ટ્યુએટરનો ઉપયોગ કરીને એકબીજા સાથે જોડવા વિશે વાત કરી રહ્યા છીએ અને એકંદરે ઔદ્યોગિક પ્રક્રિયાઓ તેમની કાર્યક્ષમતા ઉત્પાદકતામાં સુધારો ઔદ્યોગિક IoT માં અમે વિવિધ ઔદ્યોગિક વસ્તુઓ અથવા ઑબ્જેક્ટ ના નેટવર્કિંગ વિશે વાત કરી રહ્યા છીએ જેમાં વિવિધ એમ્બેડેડ ઑબ્જેક્ટ હોય છે જે વિવિધ ગણતરી અને સંચાર સુવિધાઓ કરી શકે છે તેઓ એકસાથે માહિતીની આપ લે કરીને ઔદ્યોગિક નોકરીઓ હાંસલ કરી શકે છે મૂળભૂત રીતે સેન્સિંગ એક્ટ્યુએશન કમ્પ્યુટેશન કોમ્યુનિકેશન બધું જ ઔદ્યોગિક સેટિંગમાં તેમની ઔદ્યોગિક પ્રક્રિયાઓને સુધારવા માટે ઉદ્યોગોમાં વિવિધ મશીનરીને વધુ સ્માર્ટ બનાવે છે તેથી અમારી પાસે સ્માર્ટ ઑબ્જેક્ટ્સ એટલે કે સ્માર્ટ મશીનરી તરીકે IIoT ના વિવિધ ઘટકો હશે તેથી મૂળભૂત રીતે આ તમામ ઔદ્યોગિક વસ્તુઓ કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તેને વધુ સ્માર્ટ બનાવી શકાય છે નેટવર્કિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં હોવું જોઈએ કારણ કે ડેટાને આ સ્માર્ટ ઑબ્જેક્ટ્સ માંથી અન્યત્ર વધુ પ્રક્રિયા માટે મોકલવાનો રહેશે કે અન્યત્ર ક્લાઉડ હોઈ શકે છે તે સર્વર હોઈ શકે છે તે સર્વર સ્વરૂપો અથવા કંઈપણ હોઈ શકે છે છેલ્લા એક લૂપ માં લોકો છે લૂપમાં રહેલા લોકોનો અર્થ છે જેમ કે નિર્ણય લેનારાઓ અન્ય હિતધારકો તેમને પણ લૂપમાં રાખવા પડશે જેથી એકંદરે માત્ર આ વિવિધ વસ્તુઓ જોડાયેલ વસ્તુઓ જ નહીં પરંતુ દરેક વ્યક્તિ સાથે મળીને ઔદ્યોગિક IoTની સુધારેલી ઇકોસિસ્ટમ હાંસલ કરી શકે તેથી ઈન્ડસ્ટ્રી 4 0 ને પાછળ જોઈને જો તમે ઈન્ડસ્ટ્રી 4 0 ઈકોસિસ્ટમમાં IIoT ના સમાવેશ વિશે વાત કરી રહ્યા છો તો ઔદ્યોગિક પ્રક્રિયાઓ માટે વિવિધ પડકારોનો સામનો કરવો પડશે તેથી મૂળભૂત રીતે ઔદ્યોગિક પ્રક્રિયાઓને સુધારવા માટે IIoT અપનાવવાથી વિવિધ પડકારોનો સામનો કરવો પડશે તેથી આ આમાંના કેટલાક વિવિધ પડકારોને અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે પ્રથમ ગતિશીલ બજારની સ્થિતિ વિશે છે તેથી અહીં અમે ઉચ્ચ જોખમ બજાર ખર્ચ ઘટાડવાનું લક્ષ્ય વગેરે જેવી બાબતો વિશે વાત કરી રહ્યા છીએ તો જો તમે IIoT ના સમાવેશ સાથે ધીમે ધીમે ઇન્ડસ્ટ્રી 4 0 તરફ રૂપાંતરિત થઈ રહ્યા છો તો આ તે બાબતો છે જે બનવા જઈ રહી છે પ્રતિબંધિત વર્ક ફોર્સનો અર્થ છે જે વર્ક ફોર્સ પહેલેથી અસ્તિત્વમાં છે તે ઔદ્યોગિક IoT અપનાવવા માટે પહેલાથી જ કુશળ નથી તેમની પાસે પહેલાથી જ જરૂરી કુશળતા નથી તેથી તેમની પાસે નથી તેથી તેમને કુશળ બનવું પડશે એટલે કે ઇન્ડસ્ટ્રી 4 0 અનુપાલન માટે IIoT નો ઉપયોગ કરવા અને પરિણામે આ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં સુધારો કરવા માટે સક્ષમ થવા માટે વર્ક ફોર્સ કુશળ હોવું જરૂરી છે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ આ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં IIoTના સમાવેશને કારણે અહીંના પડકારો ઉચ્ચ સુગમતા અને સગવડતાની અપેક્ષા છે તેથી સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં ઉચ્ચ સુગમતાની અપેક્ષા છે મીડિયાનો પ્રભાવ પણ રહેશે તેથી આ બધી બાબતોને સંભાળવી પડશે સંસાધનનો ઉપયોગ ઉપલબ્ધ સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ જે અપેક્ષિત છે તમે સંસાધનના ઉપયોગ પર સુધારો કરવા માંગો છો અને ત્યાં સ્વચ્છતા અને કચરાના નિકાલમાં વધારો કરવો પડશે આમ આ બધી બાબતો ફાયદાકારક છે પરંતુ તે જ સમયે આ પડકારજનક છે અને આપણે યોગ્ય રીતે કુશળ કાર્યબળ સાથે પૂરતા પ્રમાણમાં કામ કરવું પડશે પ્રોડક્ટ મેનેજમેન્ટ એ વધેલા ઉત્પાદન પ્રકારો વિશે છે અહીં વિવિધ હેટેરોજેનીઓસ ઘટકોના સમાવેશ સાથે હેટેરોજેનીઓસ મશીનરી જે અગાઉ જોડાયેલા ન હતા અમે અહીં જે પડકારને આમંત્રણ આપી રહ્યા છીએ તે એ છે કે અમારી પાસે મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના ઉત્પાદનો છે જે એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ અને પરિણામે જે થવાનું છે તે એ છે કે ઉત્પાદનનું જીવન ચક્ર પણ બદલાઈ રહ્યું છે તે સમયગાળો જેટલો સમયગાળો છે તેની સંખ્યા ઓછી થશે જે ઉત્પાદનનો વિકાસ થશે તેટલો ઘટાડો થશે આ બધા ફાયદાકારક છે પરંતુ તે જ સમયે આ ઔદ્યોગિક પ્રક્રિયાઓ માટે પડકારો પણ ઉભો કરશે જે ઇન્ડસ્ટ્રી 4 0 નું પાલન કરવા માટે જરૂરી હશે તેથી ચાલો ઔદ્યોગિક પ્રક્રિયાઓને સુધારવા માટે IIoT ના સમાવેશ પાછળની ડિઝાઇન ફિલસૂફી જોઈએ પ્રથમ વસ્તુ તેથી ત્યાં ચાર જુદા જુદા પાસાઓ છે જે આપણે ધ્યાનમાં લીધા છે નંબર એક છે આંતરકાર્યક્ષમતા બીજું વિતરિત નિર્ણય લેવાનું છે ત્રીજું છે માહિતીની સ્પષ્ટતા અને ચોથું છે ટેકનિકલ સહાય તો ચાલો એક પછી એક લઈએ આંતરસંચાલનક્ષમતા એ હેટેરોજેનીઓસ પદાર્થો વચ્ચેના સંચારને સરળ બનાવવા વિશે છે હેટેરોજેનીઓસ પદાર્થો વચ્ચેના સંચારની સુવિધા હેટેરોજેનીઓસ મશીનરી જુદી જુદી અલગ ચાલી રહી છે કારણ કે આ હવે સ્માર્ટ વસ્તુઓ છે IIoT વિશ્વમાં આપણે સ્માર્ટ મશીનરી અને સ્માર્ટ વસ્તુઓ વિશે વાત કરી રહ્યા છીએ આ બધા હેટેરોજેનીઓસ છે અને હવે તમે તેમની વચ્ચે વાતચીત કરવા માંગો છો અને તે જ ઇન્ડસ્ટ્રી 4 0 નો ઉદ્દેશ્ય છે બીજી વસ્તુ વિતરિત નિર્ણય લેવાની છે કારણ કે આ વિવિધ મશીનરી ભૌતિક વસ્તુઓ અને તેથી વધુ તેઓ હવે ઈન્ડસ્ટ્રી 4 0 માં એકબીજા સાથે જોડાયેલા છે તેઓ બધા એકબીજા સાથે જોડાયેલા છે તેથી વિતરિત નિર્ણય લેવાનું રહેશે તેથી આ દરેક અલગ અલગ મશીનો સ્થાનિક રીતે અમુક નિર્ણયો જાતે કરશે ચોક્કસ એનાલિટિક્સ તેમાં વ્યક્તિગત રીતે કરવામાં આવશે અને સાથે મળીને પણ તેઓએ સર્વગ્રાહી સારા માટે કંઈક કરવું પડશે તેથી ત્રીજી એક માહિતી સ્પષ્ટતા છે જ્યાં આપણે વસ્તુઓના વિઝ્યુલાઇઝેશન વિશે વાત કરી રહ્યા છીએ તેથી મૂળભૂત રીતે આ તમામ અલગ અલગ ઑબ્જેક્ટ્સ આ વિવિધ ઑબ્જેક્ટ્સના ડિજિટલ મૉડલ્સ આ ઑબ્જેક્ટ્સ માંથી મેળવેલા ડેટા આને વિઝ્યુઅલાઈઝ કરવું પડશે માહિતીની સ્પષ્ટતા માટે તેનું ડેટા વિઝ્યુલાઇઝેશન પાસું આ તે છે જે ડિઝાઇન ફિલોસોફી નો ત્રીજો ઘટક છે અને ચોથું એક તકનીકી સહાય છે અને અહીં આપણે માનવીય હસ્તક્ષેપ ઘટાડવા માટે સ્માર્ટ વસ્તુઓને સશક્ત બનાવવા વિશે વાત કરી રહ્યા છીએ અને આ પ્રકારની ટેકનિકલ સહાયને ઔદ્યોગિક પ્રક્રિયાઓ માટે IIoTની ડિઝાઇન ફિલોસોફીમાં પણ સામેલ કરવી પડશે તેથી ઇન્ડસ્ટ્રી 4 0 સાથે ઔદ્યોગિક પ્રક્રિયાઓની અપેક્ષિત વિશેષતાઓ શું છે અપેક્ષિત લક્ષણો શું છે શું પ્રાપ્ત થવાનું છે તેથી નંબર 1 કાર્યક્ષમતા છે તેથી અમે કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે બધું જ કરી રહ્યા છીએ અલબત્ત તે પડકારો લાવે છે જેમ કે મેં થોડા સમય પહેલા જ ઉલ્લેખ કર્યો હતો પરંતુ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં એકંદરે કાર્યક્ષમતા ઔદ્યોગિક IoT ના સમાવેશ સાથે સુધારવામાં આવશે તેથી મૂળભૂત રીતે કાર્યક્ષમતાનો અર્થ થાય છે જેમ કે આપણે બુદ્ધિશાળી મશીનરી વિશે વાત કરી રહ્યા છીએ વસ્તુઓને કાર્યક્ષમ રીતે ચલાવવી તેથી મૂળભૂત રીતે જો તમે સંસાધનો ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગ પાણીના કાર્યક્ષમ ઉપયોગ અથવા અન્ય સંસાધનો અને અન્ય સામગ્રીઓ વિશે વાત કરી રહ્યાં હોવ તો પણ આ તમામ કાર્યક્ષમ બનશે અને ઔદ્યોગિક IoT ના સમાવેશ સાથે આ બધા સંસાધનોનો વપરાશ ઓછો થશે તેથી એકંદર કાર્યક્ષમતા સંસાધનનો ઉપયોગ સંસાધન ઉપયોગમાં ઘટાડો આ તે વસ્તુઓ છે જે ઔદ્યોગિક IoT ના સમાવેશ સાથે આવવા જઈ રહી છે બીજી વસ્તુ સ્પર્ધાત્મકતા છે ઔદ્યોગિક IoT યુગમાં બધું જ ડેટા આધારિત હશે ડેટા આ બધી વિતરિત મશીનરીમાંથી આવશે અને આ ફક્ત કોઈ ચોક્કસ ઉદ્યોગમાં સ્થાનિક નહીં પરંતુ વિવિધ ઉદ્યોગોમાં હશે અને તમે તેને વૈશ્વિક સ્તર સુધી પણ વધારી શકો છો તેથી પ્રદર્શન સુધારણા માટે વૈશ્વિક બિઝનેસ મોડેલિંગ ઇચ્છિત છે તેથી દરેક વ્યક્તિ એકબીજા સાથે સ્પર્ધા કરવા જઈ રહી છે પરંતુ ડેટા આ દરેક વિવિધ ઉદ્યોગો દ્વારા વ્યક્તિગત રીતે આ સ્પર્ધાત્મકતાને સુધારવા માટેના આધાર તરીકે સેવા આપશે ત્રીજું કાર્યબળ છે અહીં આપણે કુશળ વર્ક ફોર્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે IIoTના આ તમામ ડોમેન્સમાં અદ્યતન કૌશલ્ય ધરાવશે અને તે જ્ઞાનનું નિર્માણ કરવું પડશે તો આ ત્રીજું લક્ષણ છે ચોથું લક્ષણ ઈનોવેશન વિશે છે તેથી એકંદરે જે થવાનું છે તે હાર્ડવેર સૉફ્ટવેર અને આ વિવિધ ઑબ્જેક્ટ્સ વચ્ચે જોડાયેલ વર્તનના સમાવેશ દ્વારા છે તમે નવીનતાને પ્રોત્સાહન આપવા જઈ રહ્યા છો અને કાર્યક્ષમતામાં સુધારો કરશો આ પણ એકબીજા સાથે જોડાયેલા છે તેથી આ નવીનતા દ્વારા કાર્યક્ષમતામાં સુધારો કરશો અને છેલ્લે ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં સુધારો કરવા માટે આઈઆઈઓટીના સમાવેશનું આ એક મુખ્ય લક્ષણ પણ છે આ ગતિશીલ સપ્લાય ચેઇન્સ રાખવા અંગેની સુગમતા છે જે ટેક્નોલોજી માટે પ્રતિભાવશીલ છે બજારના ફેરફારો માટે પ્રતિભાવશીલ છે વગેરે તેથી આ ઔદ્યોગિક IoT અથવા ઇન્ડસ્ટ્રી 4 0 માટે ઔદ્યોગિક પ્રક્રિયાઓની અપેક્ષિત વિશેષતાઓની વિવિધ વિશેષતાઓ છે તેથી ચાલો આપણે IIoT વિશ્વમાં જોઈએ ભવિષ્યવાદી ઔદ્યોગિક પ્લાન્ટ સામાન્ય રીતે કેવો દેખાશે તેથી આપણી પાસે જે હશે તે કંઈક આના જેવું છે આપણી પાસે વિવિધ ઉર્જા સ્ત્રોતો પરંપરાગત ઉર્જા સ્ત્રોતો અથવા નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો હશે અને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો જેમ કે સૌર પવન અને પરંપરાગત માધ્યમો જેમ કે સંપૂર્ણ આધારિત ઉર્જા વીજળી અને વીજળીના પરંપરાગત સ્વરૂપો ઉપરાંત તમારી પાસે આ તમામ વિવિધ ઉર્જા સ્ત્રોતો ઉપરાંત આ સપ્લાય અને લોજિસ્ટિક્સ છે તેથી ઔદ્યોગિક સંસાધનો સપ્લાય ચેઇન મેનેજમેન્ટ આ ચોક્કસ સ્તરમાં ધ્યાનમાં લેવામાં આવે છે તેથી આ ઔદ્યોગિક પ્રક્રિયાઓને સુધારવામાં મદદ કરશે આ સ્તરમાં વિવિધ ઔદ્યોગિક પ્રક્રિયાઓને ધ્યાનમાં લેવામાં આવશે જેમ કે ઉત્પાદન પ્રક્રિયાઓ ઓટોમેશન 3d પ્રિન્ટીંગ વગેરે તેથી આ ઔદ્યોગિક પ્રક્રિયાઓ આ પરંપરાગત અથવા નવીનીકરણીય ઉર્જા વત્તા સપ્લાય અને લોજિસ્ટિક્સની મદદથી આ ડેટામાં બતાવવા જઈ રહી છે અને સેન્સર્સ અને એક્ટ્યુએટર ની મદદથી આ ડેટા હકીકતમાં એકત્રિત કરવામાં આવશે આ સ્માર્ટ વસ્તુઓ સ્માર્ટ મશીનરીને સેન્સિંગ એક્ટ્યુએશનકોમ્પ્યુટેશનcomputationકોમ્યુનિકેશન નિર્ણય લેવાની સાથે સ્પર્શ કરવામાં આવશે અને આ તમામ ડેટા વધુ વિશ્લેષણ માટે ક્લાઉડ પર મોકલવામાં આવશે તેથી વિશ્લેષણના આધારે ગ્રાહકો તેમની કસ્ટમાઇઝ્ડ એપ્લિકેશન માંગના આધારે આ બધી વિવિધ સેવાઓ મેળવશે તેથી સાયબર સુરક્ષા પણ અન્ય વિચારણા છે અને ખાસ કરીને ક્લાઉડના સંદર્ભમાં લોકો સાયબર સુરક્ષા વિશે ઘણી વિચારણાઓ ધરાવે છે અને સાયબર સિક્યોરિટી એ એવી વસ્તુ છે જેના વિશે આપણે ઇન્ડસ્ટ્રી 4 0 ના સંદર્ભમાં પહેલેથી જ વાત કરી ચૂક્યા છીએ તેથી સાયબર સુરક્ષા એ એક મૂળભૂત વિચારણા છે કારણ કે લોકો ઇચ્છતા નથી લોકો ખૂબ જ વિચારણા કરે છે વિવિધ ઉદ્યોગોમાં આ બધી વિવિધ મશીનરીઓમાંથી જે ડેટા આવી રહ્યો છે તે અંગે ખૂબ જ ચિંતિત છે નેટવર્ક દ્વારા જેના દ્વારા ડેટા વહેતો હોય અથવા જ્યાં પણ ડેટા પર પ્રક્રિયા કરવામાં આવી રહી હોય ક્લાઉડ છેડે તેના દ્વારા તેની સાથે ચેડા થવો જોઈએ નહીં તેથી ઔદ્યોગિક IoT ના સંદર્ભમાં ક્લાઉડ સુરક્ષા એ ખૂબ જ મહત્વપૂર્ણ વિચારણા છે તેથી જ્યારે આપણે આ પ્રકારના ભાવિ ઔદ્યોગિક પ્લાન્ટ 5C આર્કિટેક્ચર વિશે વાત કરી રહ્યા છીએ અને આ વાસ્તવમાં એક આર્કિટેક્ચર છે જે સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ માટે પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે અને જ્યારે આપણે ઔદ્યોગિક IoT વિશે વાત કરી રહ્યા છીએ કનેક્ટેડ મશીનરી કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ કે સેન્સર અને એક્ટ્યુએટર દ્વારા આ બધા સ્માર્ટ ઇન્ટરફેસ છે તેથી શું થવાનું છે આ મશીનરીઓ તમામ સાયબર ભૌતિક સિસ્ટમ તરીકે વર્તે છે અને સાયબર ફિઝિકલ સિસ્ટમ શું છે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ કે સાયબર ફિઝિકલ સિસ્ટમ શું છે અને તેના વિવિધ ગુણધર્મો આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ સાયબર ફિઝિકલ સિસ્ટમ શું છે તે આપણે સમજી ચૂક્યા છીએ પણ હવે આપણે એ સમજવાની જરૂર છે સમજો કે આ ભવિષ્યવાદી ઔદ્યોગિક પ્લાન્ટ માટે આર્કિટેક્ચરલ દૃષ્ટિકોણથી અલગ અલગ વિચારણાઓ શું છે જે આ સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ અને IoTનો ઉપયોગ કરે છે તેથી આપણે કનેક્શન લેયરથી શરૂઆત કરીશું કનેક્શન લેયર વિવિધ સેન્સરના ઉપયોગ વિશે વાત કરે છે સેન્સર આધારિત ડેટા સંગ્રહ ઇન્ટરઓપરેબિલિટી ઑબ્જેક્ટ્સના મુદ્દાઓ ભૌતિક ઑબ્જેક્ટ્સ ઑબ્જેક્ટ્સ સ્માર્ટ આ વિવિધ ઑબ્જેક્ટ્સની કાર્યક્ષમતા આ બધા કનેક્શન સ્તર પરના મુદ્દાઓ છે પછી કન્વર્ઝન લેયર આવે છે અહીં આપણે સેન્સર રેકોર્ડ્સ મશીન હેલ્થ ડેટા મોનિટરિંગ આગાહી માહિતી અર્થઘટન વગેરે વિશે વાત કરી રહ્યા છીએ જો કે આ સ્તરમાં આપણે માહિતીના માહિતીમાં રૂપાંતર અને તેના અર્થઘટન વિશે વાત કરી રહ્યા છીએ પછી સાયબર લેયર આવે છે અને સાયબર લેયર તેના નેટવર્કિંગ પાસાં વિશે વાત કરે છે સ્માર્ટ ઑબ્જેક્ટ્સનું નેટવર્ક બુદ્ધિશાળી ઑબ્જેક્ટ્સ જેને અમુક પ્રકારના ઓળખકર્તાની જરૂર પડશે અને આ ઑબ્જેક્ટ્સમાંથી વિવિધ ડેટા પુનઃપ્રાપ્ત કરવામાં આવશે અને તમને જે ડેટા પ્રાપ્ત થાય છે તેને ધ્યાનમાં રાખવા માટે તમારે અમુક પ્રકારના એનાલિટિક્સ ચલાવવાની જરૂર છે અને એનાલિટિક્સની મૂળભૂત બાબતો પણ આપણે અગાઉના લેક્ચરમાં સમજી ચૂક્યા છીએ અને પછી જ્ઞાનાત્મક સ્તર જ્ઞાનાત્મક સ્તર મૂળભૂત રીતે ઑપ્ટિમાઇઝ નિર્ણય લેવા માટેની સિસ્ટમો હોવાની વાત કરે છે તેથી અહીં આપણે ડેટા વિઝ્યુલાઇઝેશન માનવ વાંચી શકાય તેવા અર્થઘટન વગેરે વિશે વાત કરી રહ્યા છીએ અને છેલ્લે કંટ્રોલ લેયર આ મૂળભૂત રીતે એક્ટ્યુએશન કંટ્રોલ નિરીક્ષિત નિયંત્રણ પછી સ્વ રૂપરેખાંકન સ્વ ઑપ્ટિમાઇઝેશન સ્વ ગોઠવણ વિશે વાત કરે છે જે નિયંત્રણ સ્તરમાં વિવિધ પરિપ્રેક્ષ્યોમાં અલગ છે સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ માટે 5C આર્કિટેક્ચરમાં આ બધી મહત્વપૂર્ણ બાબતો છે હવે ઇન્ડસ્ટ્રી 4 0 કન્સેપ્ટમાં ઔદ્યોગિક પ્રક્રિયાઓના વિવિધ સક્ષમકર્તાઓ શું છે વિવિધ વસ્તુઓ ક્લાઉડ પ્લેટફોર્મ વિવિધ સેવાઓ ઓફર કરે છે જેમ કે સોફ્ટવેર એસ એ સર્વિસ પ્લેટફોર્મ એસ એ સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસ એ સર્વિસ બીજું વિઝ્યુલાઇઝેશન પાસું છે જે ડેટા પ્રાપ્ત કરવા ડેટા વાંચવા ડેટાનું અર્થઘટન વગેરે વિશે છે પછી વિશ્લેષણ આવે છે જે વિવિધ વિશ્લેષણાત્મક પદ્ધતિના ઉપયોગ વિશે છે આંકડાકીય માંગે મોટા ડેટા મશીન લર્નિંગ આધારિત વિશ્લેષણો અને છેલ્લે વર્ચ્યુઅલાઈઝેશન જે સ્માર્ટ ઑબ્જેક્ટ્સના સહયોગ વિશે છે જે ઔદ્યોગિક પ્રક્રિયાઓના વિવિધ સક્ષમકર્તા છે હવે ચાલો આપણે એક પછી એક ઇન્ડસ્ટ્રી 4 0 માં ઔદ્યોગિક પ્રક્રિયાઓના વિવિધ પાસાઓ જોઈએ તેથી પ્રથમ એક ઓપરેશનલ કાર્યક્ષમતા સાથે શરૂ થશે તેથી ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરવો પડશે તે ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ઇન્ડસ્ટ્રી 4 0 માટે ઔદ્યોગિક IoTના સમાવેશ સાથે સુધારે છે તેથી આ પ્રકારના સંક્રમણના પરિણામે જે લાભો થવાના છે તે એ છે કે આપણે સંસાધનનો ઉપયોગ સુધારીશું તેથી આ તમામ વિવિધ સાધનો મશીનરી આ સંસાધનોનો ઉપયોગ ઇન્ડસ્ટ્રી 4 0 વિશ્વમાં બધુ જ સુધારવામાં આવશે બીજું એ છે કે ઇન્ડસ્ટ્રી 4 0 માં ઔદ્યોગિક પ્રક્રિયાઓના ઉપયોગ દ્વારા એકંદર ઉત્પાદકતામાં વધારો થશે ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ઉત્પાદકતામાં વધારો થશે અને ખર્ચમાં ઘટાડો થશે સ્માર્ટ વોટર મેનેજમેન્ટ માટે થેમ્સ વોટર જે મેં સોલ્યુશન્સનો ઉપયોગ કર્યો છે તે વિવિધ ઉદ્યોગોના કેટલાક ઉદાહરણો છે તેલ અને ગેસ ઉદ્યોગની જાળવણી માટે અપાચે અને IIoT ના નિવેશની દ્રષ્ટિએ તેમની પાસે વિવિધ નવીનતાઓ છે આ બધાનો ઉલ્લેખ તમારી સામે છે તેથી આ મૂળભૂત રીતે તેઓ સેન્સર આધારિત સાધનોની દેખરેખથી શરૂ કરે છે સ્થિતિનું નિરીક્ષણ નિષ્ફળતાઓની શોધ ગંભીર સ્થિતિનું નિરીક્ષણ અને કોઈપણ પ્રકારની ગંભીર સ્થિતિ માટે ગતિશીલ પ્રતિસાદ જે આ પ્રકારની કોઈપણ પ્રકારની ઘટનાઓ માટે થઈ શકે છે આ તમામ વિવિધ ઉદ્યોગો દ્વારા વિકસિત સ્માર્ટ સિસ્ટમ્સ જેમ કે તેલ અને ગેસ ઉદ્યોગ જાળવણી માટે અપાચે દ્વારા થેમ્સ પાણી તેથી તે મોનિટરિંગ સ્ટેટસ મોનિટરિંગ નિષ્ફળતા શોધ કંટ્રોલ ક્રિટિકલ કંડીશન મોનિટરિંગ અને જટિલ પરિસ્થિતિઓમાં ગતિશીલ પ્રતિભાવ સાથે શરૂ થશે ઉત્પાદન નવીનતા લાભો છે સેવા લક્ષી જમાવટ ડેટા મુદ્રીકરણ આ તમામ ડેટા જે પુનઃપ્રાપ્ત કરવામાં આવનાર છે તે ડેટાના વિશાળ વોલ્યુમો છે આ ખૂબ જ સંસાધનથી ભરપૂર છે તેથી ડેટાનો ઉપયોગ કરી શકાય છે તેનું મુદ્રીકરણ કરી શકાય છે અને ફોક્સવેગન જેવી કંપનીઓ પહેલાથી જ તેનો ફાયદો ઉઠાવી ચૂકી છે તેથી તેઓએ સંવર્ધિત જાળવણી સાથે શરૂઆત કરી છે જ્યાં તેઓ આ મશીનરી પરની વિવિધ સમસ્યાઓની તપાસ અને વિશ્લેષણ અને નિદાનમાં સુધારો કરવા માટે ઓગમેન્ટેડ રિયાલિટી અને સ્માર્ટ સેન્સર્સ જેવા ટેકનોલોજીના ઉપયોગ વિશે વાત કરી રહ્યા છે આ વિવિધ મશીનરીમાં જે ખામીઓ થવા જઈ રહી છે તેથી આ પ્રકારના પરિવર્તનો દ્વારા ઉત્પાદનની નવીનતા થવાની છે અને ફોક્સવેગન અથવા ઓગમેન્ટેડ મેન્ટેનન્સ એ આવા પ્રકારની પ્રોડક્ટ ઇનોવેશનનું ઉદાહરણ છે ત્રીજું એ ઉન્નત ઇકોસિસ્ટમ છે તેના ફાયદા એ છે કે આપણી પાસે એક જોડાયેલ ઇકોસિસ્ટમ હશે જ્યાં નવીન પ્રોડક્ટ લાઇન હશે ગતિશીલ માર્કેટપ્લેસને ટેકો આપશે અને પે પર આઉટકમની ઇકોસિસ્ટમ હશે તેથી પે પર આઉટકમ નો અર્થ એ છે કે વપરાશકર્તાઓ જે પરિણામ મેળવવા જઈ રહ્યા છે તેના આધારે અને તેઓ જે પરિણામ મેળવવા જઈ રહ્યા છે તેના આધારે તેઓએ ચૂકવણી કરવી પડશે કંપની જનરલ ઇલેક્ટ્રિક જેવી છે તેઓ સાથે આવ્યા છે નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનમાં વધારો ત્યારપછી બીજી કંપની રોલ્સ રોયસે એરક્રાફ્ટ એન્જિનમાં વિશ્વસનીયતા વધારવી અને આ પણ તેમણે સંખ્યાબંધ વિવિધ મિકેનિઝમ્સ દ્વારા હાંસલ કર્યું છે અને આ તે દરેક માટે અલગ અલગ સુવિધાઓ આપવામાં આવી છે તેથી હું અહીં સ્પષ્ટપણે તેમનો ઉલ્લેખ કરવા જઈ રહ્યો નથી પરંતુ સામાન્ય ઇલેક્ટ્રિક અને રોલ્સ રોયસ જેવી આ કંપનીઓ દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી દરેક સિસ્ટમ માટે આ અલગ અલગ વિશેષતાઓ છે જે મૂળભૂત રીતે વિવિધ એરક્રાફ્ટ માટે એન્જિન સપ્લાય કરે છે પરંતુ જેમ તમે અહીં જોઈ શકો છો અહીં પણ તમારી પાસે સેન્સર આધારિત મોનિટરિંગ છે અનુમાનિત જાળવણી પછી સંપૂર્ણ સંભાળ મૂળભૂત રીતે ત્યાં પ્રોગ્રામ છે જે રોલ્સ રોયસમાં આ એન્જિનની વિશ્વસનીયતા વધારે છે તેથી આ આમાંની કેટલીક વસ્તુઓ છે જે તેઓએ તેમની ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં IoT ના સમાવેશ દ્વારા પ્રાપ્ત કરી છે પછી સ્વાયત્ત પુલ અર્થતંત્ર આવે છે અહીંના ફાયદા એ છે કે અમારી પાસે એન્ડ ટુ એન્ડઓટોમેશનસુવિધા અદ્યતન માંગ માહિતી ઓછું બિન જરૂરી ઉત્પાદન ઓછા કચરાના ફૂટપ્રિન્ટ એકંદરે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે ઓછા કચરાના ફૂટપ્રિન્ટઅને વધુ સારા સંસાધન ઑપ્ટિમાઇઝેશન છે તેથી કંપની જનરલ ઇલેક્ટ્રીક તેઓ તેમની ફેક્ટરી જાળવણી સિસ્ટમ સાથે આવ્યા છે જે મૂળભૂત રીતે IIoT ના સમાવેશ દ્વારા આ સુવિધાઓ પ્રાપ્ત કરે છે તેઓ એક પ્લેટફોર્મ લઈને આવ્યા છે જે પ્રિડિક્સ પ્લેટફોર્મ છે તેઓ ક્લાઉડ આધારિત સેવાઓ ઓફર કરવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે તેમની પાસે આ વિશિષ્ટ પ્લેટફોર્મમાં પે પર યુઝ કિંમતનું મોડલ છે તેમની પાસે ફેક્ટરી જાળવણી અને વિશ્લેષણાત્મક સેવાઓના ઉપયોગ માટે સુરક્ષિત અને સુસંગત વાતાવરણ છે જે સેવા ઑપ્ટિમાઇઝેશનમાં મદદ કરે છે આ સામાન્ય ઇલેક્ટ્રિક દ્વારા ફેક્ટરી જાળવણી સિસ્ટમની વિવિધ વિશેષતાઓ છે જે પ્રિડિક્સ સિસ્ટમ છે તેથી આવશ્યકપણે આપણે ભવિષ્યમાં પરિવર્તન કરી રહ્યા છીએ જ્યાં આપણી પાસે સ્માર્ટ ફેક્ટરીઓ હશે અને સ્માર્ટ ફેક્ટરીઓ માટે વિવિધ એપ્લિકેશન ક્ષેત્રો સ્માર્ટ ફેસિલિટી મેનેજમેન્ટ કનેક્ટેડ ફેક્ટરી ઈન્વેન્ટરી મેનેજમેન્ટ છે તેથી મૂળભૂત રીતે સ્માર્ટ ઈન્વેન્ટરી મેનેજમેન્ટ સ્માર્ટ પ્રોડક્શન લાઈન મેનેજમેન્ટ સ્માર્ટ પ્રોસેસ સેફ્ટી અને સિક્યુરિટી સ્માર્ટ સર્વિસ ક્વોલિટી કંટ્રોલ સ્માર્ટ સપ્લાય ચેઈન ઓપ્ટિમાઈઝેશન અને સ્માર્ટ પેકેજીંગ અને મેનેજમેન્ટ આ IIoT ના નિવેશની વિવિધ એપ્લિકેશનો છે અને ઔદ્યોગિક પ્રક્રિયાઓ ઇન્ડસ્ટ્રી 4 0 દૃશ્યમાં IIoT આધારિત સિસ્ટમો બનાવવા માટેની વિવિધ ઔદ્યોગિક પ્રક્રિયાઓ છે તો આ ફેસિલિટી મેનેજમેન્ટ જેવી બાબતો છે અહીં આપણે સેન્સરથી સજ્જ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી વિશે વાત કરી રહ્યા છીએ કન્ડિશન આધારિત મોનિટરિંગ મશીન હેલ્થનું મોનિટરિંગ ઑપ્ટિમાઇઝેશન અને રિમોટ ફંક્શન કંટ્રોલ અને કાર્યક્ષમતામાં સુધારો ખર્ચમાં ઘટાડો અને ઊર્જા ખર્ચની જોગવાઈ હશે કનેક્ટેડ ફેક્ટરી અહીં અમે ફેક્ટરીના કનેક્ટેડ ઘટકો વિશે વાત કરી રહ્યા છીએ જેમ કે મશીનરીના ઘટકો એન્જિનિયરોપણ જોડાયેલા હશે ઉત્પાદકો બધા જોડાયેલા હશે તેથી તે માત્ર મશીનરી નથી પરંતુ એન્જિનિયરો ઉત્પાદકો મશીનરી બધું જ સ્માર્ટ ફેક્ટરીમાં એકસાથે જોડાયેલું છે ઑટોમેશન અને ઑપ્ટિમાઇઝેશનને સક્ષમ કરવું રિમોટ કંટ્રોલ અને મેનેજમેન્ટ કમાન્ડ અને કંટ્રોલની સરળતા અને KRA ની ઓળખની સુવિધા એ મુખ્ય પરિણામ ક્ષેત્રો છે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ તે સપ્લાય ચેઇનમાં ઘટનાઓનું નિરીક્ષણ કરીને વસ્તુઓના ટ્રેકિંગ વિશે વાત કરે છે રીઅલ ટાઇમમાં વૈશ્વિક આંતર ક્નેક્ટિવીટિ ટ્રેકિંગ સુવિધાઓ અને રીઅલ ટાઇમ અપડેટ્સ પ્રદાન કરે છે ઉચ્ચ દૃશ્યતા અને પારદર્શિતા ગ્રાહકો માટે વાસ્તવિક અને નિષ્ફળ સલામત અંદાજ અને સપ્લાય ઑપ્ટિમાઇઝેશન અને ખર્ચમાં ઘટાડો પ્રોડક્શન લાઇન મેનેજમેન્ટ અહી આપણે અલગ અલગ સેન્સર એક્ટ્યુએટર સાથે એન્ડ ટુ એન્ડ પ્રોડક્શન લાઇન મેનેજમેન્ટ વિશે વાત કરી રહ્યા છીએ સમગ્ર ઉત્પાદન લાઇનને સ્વચાલિત કરવું પછી પ્રક્રિયા પુનઃ ગોઠવણ સુવિધાની સરળતા ઉત્પાદન વિલંબ અને નિષ્ફળતાઓની વિગતવાર સમજ અને પ્રક્રિયા પ્રવાહ વિશ્લેષણ પ્રક્રિયા સલામતી અને સુરક્ષા અહીં અમે સલામત અને સુરક્ષિત કાર્યકારી વાતાવરણ વિશે વાત કરી રહ્યા છીએ સલામત અને સુરક્ષિત પ્રક્રિયાઓ સલામત અને સુરક્ષિત વાતાવરણ આ બધું આ વિવિધ IoT ઉપકરણો આ વિવિધ સેન્સર એક્ટ્યુએટર્સની મદદથી કરવામાં આવશે અને અમે આ વિવિધ IoT ઉપકરણોમાંથી પ્રાપ્ત થયેલા ડેટાના આધારે સંપૂર્ણ રેકોર્ડ મેળવવા જઈ રહ્યા છીએ અને આનાથી નાણાકીય આયોજન ઑપ્ટિમાઇઝ નાણાકીય આયોજન અને વીમા વીમા યોજનાઓ વિશે આયોજન કરવામાં મદદ મળશે જેનો ઉપયોગ કરવો પડશે સર્વિસ ક્વોલિટી કંટ્રોલ એ બીજું એક છે જે એન્ડ ટુ એન્ડ પ્રોડક્ટ ક્વોલિટી લાઈફ સાઈકલ મોનિટરિંગ પ્રોડક્ટ લાઈફ સાઈકલ ક્વોલિટી મોનિટરિંગ મેળવેલા કાચા માલની ગુણવત્તા સુનિશ્ચિત કરવાની જોગવાઈ ફેક્ટરી પર્યાવરણ મોનિટરિંગ અને ઓટોમેશન કચરો વ્યવસ્થાપન કચરાના સંચાલનમાં ઘટાડો મલ્ટિ લેવલ પ્રોડક્ટ ક્વોલિટી ચેક હોલિસ્ટિક એનાલિટિક્સ ગ્રાહકોના પ્રતિસાદને સક્ષમ કરવા તેથી આ તમામ બાબતો સેવાની ગુણવત્તાના પાસાઓ અને તેના પર નિયંત્રણ બધું જ સ્માર્ટ ફેક્ટરીઓ ની મદદથી કરવામાં આવશે આગળ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને ઑપ્ટિમાઇઝેશન આવે છે અહીં આપણે સપ્લાય ચેઇનના વાસ્તવિક સમયની દેખરેખ બહુવિધ પરિમાણોમાં તત્વો સંબંધિત વ્યક્તિગત માટે સરળતા અને પારદર્શિતા અને આંતર બ્લોક નિર્ભરતાની ઓળખ વિશે વાત કરી રહ્યા છીએ પેકેજિંગ મેનેજમેન્ટ સેન્સર આધારિત પેકેજિંગ સુવિધા રીઅલ ટાઇમ મોનિટરિંગ ગ્રાહકના ઉપયોગની પેટર્ન પર વિગતવાર વિશ્લેષણ મલ્ટી પોઇન્ટ ટ્રેસ સક્ષમ પેકેજ સ્થિતિ મોનિટરિંગ સતત ગ્રાહક સંતોષ અને ઘટાડેલી કિંમત વિશે વાત કરે છે તો મલ્ટિ પોઇન્ટ ટ્રેસ એટલે શું મૂળભૂત રીતે ટ્રેસિંગની જેમ જો કોઈ ચોક્કસ પેકેજ ખોવાઈ જાય જ્યાં તે ખોવાઈ જાય માત્ર ખોવાઈ જાય તો જ નહીં સ્માર્ટ ફેક્ટરીમાં આ તમામ ટ્રેકિંગ અને આ વિવિધ પેકેજોનું બહુવિધ બિંદુઓથી ટ્રેકિંગ શક્ય બનશે અને વાસ્તવમાં આ એક સામાન્ય સમસ્યા છે કારખાનાઓમાં ટ્રેસિંગ અને ટ્રેકિંગ એ એક સામાન્ય સમસ્યા છે અને સ્માર્ટ ફેક્ટરી IIoT ના ઉપયોગ દ્વારા ઔદ્યોગિક પ્રક્રિયાઓ આ પ્રકારની ટ્રેકિંગ બાબતોમાં મદદ કરશે તેથી ચાલો હવે ઔદ્યોગિક પ્રક્રિયાઓના કાર્યાત્મક દૃષ્ટિકોણ જોઈએ તેથી ભૌતિક પ્રણાલી પછી અમારી પાસે નિયંત્રણ છે જે મૂળભૂત રીતે સેન્સિંગ અને એક્ટ્યુએશન વિશે વાત કરે છે અને ટોચ પર અમારી પાસે બિઝનેસ સ્તર છે તેથી અમારી પાસે કામગીરી માહિતી અને એપ્લિકેશન છે જે મૂળભૂત રીતે આ સમગ્ર મોડલને વિકસાવવામાં મદદ કરશે તેથી મૂળભૂત રીતે અમે ઔદ્યોગિક પ્રક્રિયાઓ સંબંધિત હિતધારકોની ચિંતાઓને પ્રકાશિત કરવા વિશે વાત કરી રહ્યા છીએ અને ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં વિવિધ પ્રકારના ઉપયોગ માટે ફ્લેક્સિબલ અને એપ્લિકેબલ સિસ્ટમ તેથી આ બધી વસ્તુઓ ઇન્ડસ્ટ્રી 4 0 વિશ્વમાં આ વિવિધ પ્રક્રિયાઓની ઔદ્યોગિક પ્રક્રિયાઓના આ પ્રકારના કાર્યાત્મક દૃષ્ટિકોણના આર્કિટેક્ચરની મદદથી કરવામાં આવશે ઔદ્યોગિક પ્રક્રિયાઓના ઓપરેશનલ ડોમેનમાં કંટ્રોલ ડોમેન મેનેજમેન્ટ જમાવટ દેખરેખ અને ડાયગ્નોસ્ટિક્સ ઓપરેશન્સ અને ઑપ્ટિમાઇઝેશનનો સમાવેશ થાય છે આ સ્વ સ્પષ્ટીકરણ છે તેથી મારે તેમને વધુ સમજાવવાની જરૂર નથી પરંતુ આપણી પાસે જે છે તે IIoT વિશ્વમાં એક ક્રોસ એન્વાયર્નમેન્ટ ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ છે અને તે છે જ્યાં આ પરસ્પર જોડાયેલ નિયંત્રણ સિસ્ટમ પણ ખૂબ જ મહત્વપૂર્ણ આંતરિક રીતે જોડાયેલ નિયંત્રણ સિસ્ટમ છે અને તેથી અમે અહીં કારણ કે તે એકબીજા સાથે જોડાયેલ છે જો આપણે માત્ર ઇન્ટ્રા ફેક્ટરી કમ્યુનિકેશન વિશે જ નહીં પણ ઇન્ટર ફેક્ટરી કમ્યુનિકેશન વિશે પણ વાત કરી રહ્યા છીએ અને આ તમામ ડેટા ઇન્ટર ઇન્ટ્રા ફેક્ટરી કોમ્યુનિકેશનમાંથી મળે છે તેનું પૃથ્થકરણ કરવું પડશે અને આંકડાકીય પદ્ધતિઓ અને વિવિધ અન્ય મશીન લર્નિંગ અને AI તકનીકોની મદદથી વિવિધ પ્રકારનાં વિશ્લેષણો અમલમાં મૂકવા પડશે તેથી અમે સંદર્ભો પર જઈએ તે પહેલાં હું તમને ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં IIoT ના સમાવેશના મહત્વ મહત્વને પ્રકાશિત કરવા માટે અંતમાં કંઈક બતાવવા માંગતો હતો તેથી અમે શું કરવા માંગીએ છીએ અમે ઔદ્યોગિક પ્રક્રિયાઓને સુધારવા માંગીએ છીએ આ એકંદર ઉદ્દેશ્ય છે તેથી ઔદ્યોગિક પ્રક્રિયાઓ વિવિધ ઔદ્યોગિક આવશ્યકતાઓને આધારે વૈવિધ્યસભર હોય છે વિવિધ ઉદ્યોગોની પોતાની પ્રક્રિયાઓનો સમૂહ હોય છે તેથી ઔદ્યોગિક પ્રક્રિયાઓ અલગ છે તેથી ચાલો આપણે કાર ઉત્પાદન પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ કાર ઉત્પાદન પ્રક્રિયા તેથી અહીં આપણે વાત કરી રહ્યા છીએ ચાલો આપણે ફક્ત એક ઉદાહરણ કહીએ બોડી અને એસેમ્બલી બોડી અને એસેમ્બલી તે પછી અમારી પાસે મેટલ ફોમિંગ જેવું કંઈક હશે આ કાર ઉત્પાદન પ્લાન્ટમાં એક સામાન્ય પરંપરાગત પ્રક્રિયા છે પછી એવું કંઈક કોટિંગનું લેયર ઇ કોટ અને ધોવું પછી પેઇન્ટિંગ સંપૂર્ણ પેઇન્ટિંગ આ વિવિધ મશીનરીના વિવિધ ભાગો અને તેથી વધુ સમાંતર રીતે ધાતુના કામો હશે તેના ભાગો ધોવાની જરૂર છે ત્યાં એસેમ્બલી અને પરીક્ષણની જરૂર છે અને આ બધી વસ્તુઓ એકસાથે કર્યા પછી તેથી આ પંક્તિ તેમજ આ પંક્તિ એકસાથે આખરે તમને અંતિમ એસેમ્બલી આપશે તેથી અમારો મતલબ શું છે આ પ્રક્રિયાઓ તે સમાંતર રીતે કરવામાં આવશે અને એકસાથે અંતિમ એસેમ્બલીમાં પ્રવેશ કરશે અને અંતિમ એસેમ્બલી પછી તે શિપિંગ કરવામાં આવશે તેથી આ ઔદ્યોગિક પ્રક્રિયા પરંપરાગત ઔદ્યોગિક પ્રક્રિયા પરંપરાગત પ્રકારના કાર ઉત્પાદન ઉદ્યોગમાં ખૂબ જ વ્યાપક ઉચ્ચ સ્તરીય દૃષ્ટિકોણ છે હવે ચાલો જોઈએ કે અમે તેને વધુ સ્માર્ટ બનાવવા માંગીએ છીએ અમે તેને IIoT ના સમાવેશ સાથે વધુ સ્માર્ટ બનાવવા માંગીએ છીએ તેથી અમે આ વિવિધ IIoT ઘટકોનો ઉપયોગ કરવા માંગીએ છીએ માફ કરશો આ IoT ઘટકોમાં ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં સુધારો કરવા માટે જેમાં વધુ સારી કાર્યક્ષમતા હશે અને વ્યવસ્થાપનક્ષમતા હશે ઉત્પાદન ઉત્પાદનમાં સુધારો થશે અને આ તમામ વિવિધ સુવિધાઓ જે અમે આ લેક્ચરમાં અગાઉ પણ વાત કરી છે તેથી તે કરવા જઈ રહ્યા છીએ તેથી હવે જો તમે આ કરવા માંગો છો તો આ વસ્તુઓ છે જે તમે કરી શકો છો તમે અહીં ટેબલ સેન્સરનો ઉપયોગ કરી શકો છો સેન્સર્સ અને એક્ટ્યુએટર્સ તમે અહીં વિવિધ સેન્સર અને એક્ટ્યુએટર નો ઉપયોગ કરી શકો છો અને માત્ર આ વિવિધ સંક્રમણોમાં જ નહીં પણ આ વિવિધ તબક્કાઓમાંના દરેકમાં પણ તેથી તમે યોગ્ય સેન્સર અને એક્ટ્યુએટર નો ઉપયોગ કરી શકો છો તેથી આ સતત દેખરેખ રાખશે અને જરૂરી હોય તેવી કોઈપણ પ્રકારની ક્રિયાઓ કરશે તેથી સેન્સર અને એક્ટ્યુએટર્સ આ વિવિધ એકમો અને વિવિધ તબક્કાઓનું સતત નિરીક્ષણ કરશે તેવી જ રીતે અહીં પણ તમારી પાસે આ બધું હશે તેથી આ એવું હશે કે ચાલો આપણે કહીએ કે આ આઉટસોર્સ્ડ છે તેઓ કદાચ આઉટસોર્સ કરે છે અથવા તેઓ આઉટસોર્સિંગ કરતા નથી તેથી ભલે તે આઉટસોર્સ ઘટક હોય પરંતુ આ વિવિધ સેન્સર્સ અને એક્ટ્યુએટર્સ અને અન્ય અન્ય મોનિટરિંગ એકમોની મદદથી તમે એન્ડ ટુ એન્ડ આ સતત દેખરેખ કરી શકો છો હવે શું થવાનું છે આ સેન્સર્સ અને એક્ટ્યુએટર્સ ઘણો ડેટા ફેંકશે આ ડેટામાંથી તમે વિવિધ એનાલિટિક્સ ચલાવી શકો છો અને આ એનાલિટિક્સ અલગ અલગ સર્વર સર્વર સ્વરૂપો અથવા ગમે તે પર ચલાવી શકાય છે અથવા આધુનિક સમયમાં આપણે આ એનાલિટિક્સ માટે ક્લાઉડ આધારિત સેવાઓનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી અમે ક્લાઉડ આધારિત એનાલિટિક્સનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી અમે ક્લાઉડનો ઉપયોગ કરી શકીએ છીએ અને અમે ભવિષ્યના ઉત્પાદન દર ઉત્પાદન દર વિશે ઉત્પાદનની આગાહીઓ કહીએ છીએ અમે નિષ્ફળતાઓ વિશેની આગાહીઓ કરી શકીએ છીએ તેના વિશે વિવિધ આગાહીઓ સાથે આવી શકીએ છીએ અમે કામદારોના સ્વાસ્થ્ય વિશે આગાહી કરી શકીએ છીએ અને અમે આ વિવિધ મશીનરીની વિવિધ આરોગ્ય સ્થિતિનું નિરીક્ષણ કરી શકીએ છીએ તેથી અનિવાર્યપણે અમે શું કરી રહ્યા છીએ તે છે કે આ IIoT સાથે લાક્ષણિક કાર ઉત્પાદનમાં IIoT ના ઉપયોગનું ઉદાહરણ છે તેથી પહેલાનું કોઈ પણ સેન્સર એક્ટ્યુએટર્સ વગરનું હતું કોઈપણ પ્રકારની કોમ્પ્યુટેશનલ સુવિધા વગરનું હતું કોઈ ક્લાઉડ વગરનું હતું કોઈ એનાલિટિક્સ વગરનું હતું કંઈ પણ નહોતું કેટલાક કદાચ જો તમે ઇન્ડસ્ટ્રી 3 0 વિશે વાત કરી રહ્યાં હોવ તો કેટલાક વ્યક્તિગત ઘટકો અલગ અલગ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યાં હશે પરંતુ ઇન્ડસ્ટ્રી 4 0 માં અમે આ સર્વગ્રાહી કનેક્ટિવિટી વિશે વાત કરી રહ્યા છીએ અને સાકલ્યવાદી દેખરેખ આ વિવિધ ઔદ્યોગિક પ્રક્રિયાઓની સિસ્ટમોની સ્વાયત્ત વર્તણૂક સ્વાયત્ત દેખરેખ જાળવણી આગાહી બધું એકસાથે કરે છે તેથી ઉત્પાદકતા કાર્યક્ષમતા અને સલામતી સુધારવા માટે વર્તમાન ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં કેવી રીતે IIoT પરિવર્તન લાવી શકે છે અને તેમાં સુધારો કરી શકે છે તેનું આ ઉદાહરણ છે હવે ચાલો આપણે પાછા જઈએ અને આપણે જે તફાવતો વિશે વાત કરી રહ્યા હતા તે જોઈએ આ વિવિધ સંદર્ભોની સૂચિ છે અને જો તમને રુચિ હોય તો હું તમને આમાંના કેટલાક સંદર્ભોમાંથી પસાર થવા માટે પ્રોત્સાહિત કરીશ જેથી ઔદ્યોગિક પ્રક્રિયાઓ વિશે વધુ સમજણ મળે તેના વિવિધ પાસાઓ આ ખાસ વ્યાખ્યાનમાં હું શું જાણું છુંઅમે કારના ઉત્પાદન વિશે વાત કરી છે પરંતુ હું તમને અન્ય ઔદ્યોગિક પ્રક્રિયાઓ જોવા માટે પણ પ્રોત્સાહિત કરીશ ખાસ કરીને જો તમે કોર્સ લઈ રહ્યા હોવ અને તમે કોઈ ચોક્કસ ઉદ્યોગ ક્ષેત્રથી આવો છો જેમ કે કાર ઉત્પાદન વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાંથી આવી શકે છે જેમ કે સ્ટીલ પ્લાન્ટ અથવા ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ અથવા ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગ કહીએ તમે તમારા ઉદ્યોગોમાં તમારી હાલની પ્રક્રિયાઓને કેવી રીતે પરિવર્તિત કરી શકો છો તે વિશે પણ વિચારી શકો છો જેથી તમે IIoT ના સમાવેશ સાથે વધુ આધુનિક કાર્યક્ષમ બની શકો અને ઇન્ડસ્ટ્રી 4 0 ની અપેક્ષાઓ અને ઉદ્દેશ્યો સાથે સુસંગત બનવાનો પ્રયાસ કરી શકો